સેલ કલ્ચર ટેકનોલોજી ના વ્યાખ્યાન શ્રેણીમાં ફરી થી સ્વાગત છે તેથી છેલ્લા વ્યાખ્યાનમાં આપણે હિપ્પોકેમ્પલ પેશીઓના યાંત્રિક વિભાજન વિશે વાત કરી હતી અને આ સમગ્ર યાંત્રિક વિભાજન પ્રક્રિયા એકરૂપ છે હું ફક્ત એક સરળ ઉદાહરણ લઈ રહ્યો છું અને જ્યારે તમે યાંત્રિક વિભાજન કરી રહ્યા હોવ ત્યારે તમારે થોડું સાવચેત રહેવું જોઈએ જ્યારે તમે જાણતા હોવ કે તમે પેશીના ટુકડાને સિંગલ સેલ સસ્પેન્શન માં વિખેરી નાખવા માટે શીયર બળ આપો છો ત્યારે તમે ખાતરી કરો કે તમે હવાના પરપોટા લેતા નથી તે હવાના પરપોટા જે પેશીઓને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે તેથી તમારે હંમેશા તેને ખૂબ નરમાશથી કરવું પડશે તેથી યાંત્રિક વિભાજન માં અહીં કેટલાક અંગૂઠા નિયમો છે તમારે ખૂબ જ ધીમી રીતે અને એકદમ સરળ પ્રક્રિયા કરવી જોઈએ અને તે અત્યંત સાવધાની સાથે કરવી પડશે બીજી પદ્ધતિ જે ખાસ કરીને આ ખાસ વસ્તુ માટે હું ભલામણ નહીં કરું કારણ કે હું તમને થોડી સંદર્ભ સાઇટ્સ આપીશ થોડા સંદર્ભો તમે જોશો કે તમે શું કરશો ઉદાહરણ તરીકે કહી શકાય કે આ કિસ્સામાં તમારી પાસે આ બાહ્યકોષીય મેટ્રિક્સ છે તેથી તમે એન્ઝાઇમેટિક ડિસોસીએશન નામની વસ્તુને અનુસરો છો જે આપણે પછીથી તે મુદ્દા પર આવીશું જ્યાં તમને ખરેખર એન્ઝાઇમેટિક ડિસોસીએશન ની જરૂર હતી એન્ઝાઇમેટિક ડિસોસીએશન નો આવશ્યક અર્થ છે ઉદાહરણ તરીકે આ બાહ્યકોષીય ઠીક છે બાહ્યકોષીય મેટ્રિક્સ માં કોલાજન હોય છે તમને યાદ હોય તો કોલાજન વિશે આપણે પહેલા જ વાત કરી છે તો આ કોલાજન ને તોડવા માટે હું શું વાપરીશ હું શું કરીશ હું એક એન્ઝાઇમ નો ઉપયોગ કરીશ જે કોલાજન ને તોડી નાખશે હું પણ એન્ઝાઇમ કોલેજેનેસ એસસી નો ઉપયોગ કરીશ તેથી હું કોલાજન માટે મર્યાદિત સાંદ્રતામાં એન્ઝાઇમ નો ઉપયોગ કરું છું તમારે ખૂબ ધ્યાન રાખવું જોઈએ કે તમે કેટલી સાંદ્રતા નો ઉપયોગ કરી રહ્યા છો અથવા હું અન્ય પ્રોટીઝ નો ઉપયોગ કરી શકું છું જે કોલાજન ના આ બંધ ને તોડી નાખશે હું પેપેન નો ઉપયોગ કરી શકું છું પેપેન શું છે આ એક એન્ઝાઇમ છે જે પપૈયામાંથી ઉત્પન્ન થયું છે આપણે બધા તે ને શાકભાજી તેમજ ફળ તરીકે ખાઈએ છીએ પરંતુ આ પપૈયું જે કેરિકા પપૈયું છે અને તમે ઘણા લોકોને જોયા હશે કે જો તમને પેટમાં તકલીફ થઈ રહી છે અથવા બીજું કંઈક તો તમારે થોડું પપૈયું લેવું જોઈએ તે શું કરે છે ઉદાહરણ તરીકે તે અનિવાર્યપણે પેપેન કામ કરે છે અને આ તેના બીજા તબક્કામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે તમને ખ્યાલ આવશે કે તે ક્યા પ્રકારનો છું તેથી ઉદાહરણ તરીકે આ પેશી છે અને આ લાલ બિંદુઓમાં સેલ્યુલર તત્વો છે હવે પેપેન શું કરે છે ચાલો આપણે પેપેન પરમાણુને એક દાણા તરીકે રજૂ કરીએ જે આ ઝોનમાં ઘુસી જાય છે અને તે જે કામ કરે છે તે કોષો વચ્ચે વળગી રહેલી શક્તિઓને નબળી પાડે છે આ તે કરે છે અને તે પ્રક્રિયામાં આ સારવાર પછી જો તમે મિકેનિકલ શીયરિંગ અથવા યાંત્રિક વિભાજન આપો છો તો તમે જે મેળવો છો તે ફરીથી તે જ વસ્તુ છે જે આપણે અહીં એક સિંગલ સેલ સસ્પેન્શન વિશે વાત કરી હતી પરંતુ આ કેસમાં સિંગલ સેલ સસ્પેન્શન 2 પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે જે તમે પહેલા પેપેન પ્રક્રિયા કરી હતી અને ત્યારબાદ યાંત્રિક વિભાજન પરંતુ જ્યારે આપણે માતા ઉંદર ના અથવા ઉંદરોથી હિપ્પોકેમ્પસ ને અલગ કરવા માટે ગર્ભના પેશીઓ વિશે વાત કરીએ છીએ જેમ કે ગર્ભ માટે તમારે ખરેખર આ સમગ્ર કઠોરતામાંથી પસાર થવાની જરૂર નથી તમે ખરેખર તે યાંત્રિક વિભાજન કરી શકો છો તેથી હવે એકવાર તમે તેને યાંત્રિક રીતે અલગ કરી દીધા પછી હવે તમારી પાસે આ એક નળી માં છે તેથી ઉદાહરણ તરીકે આ તે નળી છે જ્યાં તમે એકત્રિત કર્યું છે તેથી તમારી પાસે એક માધ્યમમાં સિંગલ સેલ સસ્પેન્શન છે તેથી ફરીથી આજ સુધી આપણે માધ્યમ વિશે વાત કરી નથી માત્ર માની લો કે તમારી પાસે માધ્યમની ચોક્કસ રચના છે જ્યાં આ કોષો વધશે અથવા વિવિધ વિકાસ પરિબળો દ્વારા પૂરક બફર સોલ્યુશન તેથી આ તમારું માધ્યમ છે અને અહીં લાલ બિંદુઓમાં હું સિંગલ સેલ સસ્પેન્શન બતાવી રહ્યો છું અહીં હવા રહેલી છે હવે તમે શું કરો છો અને જેમ અગાઉથી કહ્યું તેમ પહેલા તમારે તમારી કવર સ્લિપ અથવા સબસ્ટ્રેટ તૈયાર કરવી પડશે તેથી છેલ્લા વર્ગમાં અમે તમારી સાથે સબસ્ટ્રેટ કેવી રીતે તૈયાર કરવું તે વિશે વાત કરી હતી તમારે કવર માટે લેપ તૈયાર કરવા પડશે તેને તમારી પસંદગીના સબસ્ટ્રેટ સાથે કોટ કરવો પડશે તેથી આ કિસ્સામાં હિપ્પોકેમ્પલ ન્યુરોન માટે મનપસંદ પસંદગી પૈકીની એક પોલી ડી લાઈસિન છે હું અન્ય સબસ્ટ્રેટ્સ માં પણ આવીશ જ્યાં તે પોલી ડી લાઈસિન કરતાં પણ વધુ પસંદીદા છે પરંતુ આ સ્થિતિમાં ફક્ત તે ધ્યાનમાં રાખો તેથી તમારી પાસે અહીં તમારી કવર સ્લિપ છે અને અહીં તમે માધ્યમ મૂકો છો જેમાં તેઓ વધશે માધ્યમ મૂકતા પહેલા મેં જેમ કહ્યું તેમ માધ્યમ મૂકતા પહેલા તમે આ સેલ સસ્પેન્શન નો નાનો ભાગ લો છો અને અલબત્ત હું એક મુદ્દો ચૂકી ગયો એ છે કે આ પોલી ડી લાઈસિન કોટેડ કવર સ્લિપ અથવા કાચ છે તેથી હવે આના પર તમે શું સસ્પેન્શન લો છો પહેલા થોડી માત્રામાં સસ્પેન્શન લો છો અને તમે આ રીતે આમ તેમ કોષો ને ભેળવવાનો પ્રયત્ન કરશો જે તમે ત્યાં મૂક્યા હતા તેઓ તેમાં થોડું માધ્યમ શોધી કાઢશે પરંતુ પછી 30 થી 40 મિનિટ માટે વધુ કોઈ માધ્યમ ઉમેર્યા વિના તેમને ભેળવવાનો પ્રયાસ કરો અને પછી 30 થી 40 મિનિટ પછી વધુ માધ્યમ ઉમેરો જ્યાં તમે તેને ડૂબાડી રહ્યા છો પરંતુ ખૂબ વધુ ના કરતા મેં તમને પૂરતું જ કહ્યું જેથી તેઓ પર્યાવરણમાંથી ઓક્સિજન સરળતાથી મેળવી શકે વધુ માધ્યમ ઉમેરો અને અલબત્ત ફરીથી તેને CO2 ઇન્ક્યુબેટર માં મૂકો તે CO2 ઇન્ક્યુબેટર અને બફરિંગ સિસ્ટમ માં પાછો આવશે તેથી આ તે ઝોન છે જે તમને યાદ હશે મેં તમને કહ્યું હતું કે ત્યાં બધું ડીફાઈન્ડ હોવું જોઈએ તો આ તે છે કે તમે બફરિંગ કેવી રીતે કરો છો હું જલ્દીથી આમાં આવીશ અને અહીં તમે તેને બફરિંગ માટે CO2 ઇન્ક્યુબેટર માં મૂકી દો છો અને અહીં પણ તમે તેને ઇન્ક્યુબેટર માં છોડી દીધું છે અને હવે તમે વિકાસ પર નજર રાખો છો તેથી મેં તમને જે હજી સુધી કહ્યું નથી તે આ અન્ય ભાગની રચના છે તે માધ્યમ શું છે જે મેં તમને કહ્યું નથી બફરિંગની દ્રષ્ટિએ CO2 ઇન્ક્યુબેટર મૂળભૂત ખ્યાલ મેં તમને કહ્યું નથી પરંતુ મેં તમને એક વિશે કહ્યું છે સબસ્ટ્રેટ અને તમે કોષોને કેવી રીતે અલગ કરી રહ્યા છો તેથી મેં 2 વસ્તુઓ વ્યાખ્યાયિત કરી છે જો તમે કાળજીપૂર્વક જુઓ તો મેં 2 વસ્તુઓ વ્યાખ્યાયિત કરી છે આ બધી વ્યાખ્યાયિત છે અને આ ભાગ વ્યાખ્યાયિત છે હવે એકવાર તમે કોષો ને આવરણ ચઢાવો અને તમે માઇક્રોસ્કોપ હેઠળ તેનું નિરીક્ષણ કરો તેથી આ તે છે જે તમે જોવા જઈ રહ્યા છો આ સિંગલ સેલ સસ્પેન્શન તેઓ આ કોષોનું પુનર્જીવન કરશે અને તમે તેમને કેટલું નજીક અથવા કેટલું દૂર હતું તેના આધારે તેઓ રેન્ડમ નેટવર્ક બનાવશે તેથી સામાન્ય રીતે તમારે શું કરવું તે પ્લેટિંગ ની ચોક્કસ કોષ ઘનતા હોય છે તેથી આ બીજી વસ્તુ છે જેનો મેં અહીં કોષની ઘનતાનો ઉલ્લેખ કર્યો નથી મોટે ભાગે આવા નાના ચેતાકોષો નો દર સામાન્ય રીતે હું કહીશ કે તે સામાન્ય રીતે મિલીમીટર ચોરસ દીઠ 50 થી 150 કોષો વચ્ચે કંઈપણ હોય છે તેના આધારે 2 વસ્તુઓ છે તમારે કોષની ઘનતા વિશે અહીં સમજવું પડશે અને આને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવું પડશે કાં તો તમે 50 ને અનુસરો છો અથવા તમે 150 ને અનુસરો છો અથવા તમે 75 અથવા 100 ની વચ્ચે કંઈપણ અનુસરો છો મેં વ્યક્તિગત રૂપે હંમેશા મિલિમીટર ચોરસ દીઠ 100 કોષો સાથે કામ કર્યું છે સિવાય કે અન્યથા ખૂબ ઓછી ઘનતાવાળી સંવર્ધન ની માંગ હોય તેથી જ્યારે આપણે 50 મા જઈએ છીએ ત્યારે આપણે ખૂબ ઓછી ઘનતા વિશે વાત કરીએ છીએ અને જયારે 150 લઈએ છીએ ત્યારે આ ઉચ્ચ ઘનતાવાળું સંવર્ધન છે ફરીથી એવા લોકો છે જે અસંમત હોઈ શકે છે તેઓ થોડી વધારે ઘનતા માટે પણ જઈ શકે છે પરંતુ હું વ્યક્તિગત રૂપે હિપ્પોકેમ્પલ ન્યુરોન સાથે કામ કર્યા પછી દાયકા સુધી હું તેની ભલામણ નહીં કરું તેથી જો તમે ખૂબ ઓછી ઘનતા પર જાઓ છો તો સમસ્યા એ છે કે કોષો માટે તે કોલોનીમાં વધે છે અને જ્યારે આપણે કોલોનીમાં વૃદ્ધિ પામીએ છીએ ત્યારે આપણે આપણા પડોશીઓ સાથે વાતચીત કરીએ છીએ અને તમે માહિતી આપલે અને તે તમામ પ્રકારની વસ્તુઓ જે થાય છે તે જાણો છો ઉદાહરણ તરીકે તમારા પાડોશી તમને કહે છે તમે જાણો છો કે ત્યાં આ સમસ્યા થઈ રહી છે તેથી સાવચેત રહો અથવા આ દિવસે શું નહીં આવે તેથી તમે જાણો છો કે તે કોલોની માં એકબીજાને પરસ્પર મદદ કરવાનો ભાવ છે કોષો બરાબર તેના જેવા છે ત્યાં કોલોની છે જ્યાં તેઓ સતત એકબીજા સાથે અરસપરસ વાત કરે છે અને જો તમે તેમને છૂટાછવાયા મુકો તો અહીં એક હશે અને બીજું એક કિલોમીટર દૂર હશે તેથી તે ક્રિયાપ્રતિક્રિયા ખૂટે છે અને આમાંની કેટલીક ક્રિયાપ્રતિક્રિયાઓ તેમના માટે સર્વાઇવલ ઇન્સ્ટન્ટ કન્સેપ્ટ અથવા સર્વાઇવલ થેરાપી છે તેઓ અસ્તિત્વ ધરાવે છે કારણ કે તેઓ અરસપરસ વાત કરે છે તેથી જ્યારે આપણે ખૂબ ઓછી ઘનતા ધરાવતી સંવર્ધન વિશે વાત કરીશું અને આપણે આવીશું ત્યારે એવી પરિસ્થિતિઓ આવશે જ્યાં તમારે ખૂબ જ ઓછી ઘનતાવાળી સંવર્ધન કરવી પડશે અને આપણે પેટર્નિંગ અને તે તમામ પ્રકારની બધી વસ્તુ ટૂંક સમયમાં આમાં આવશે પરંતુ જો તમે ખૂબ જ ઉચ્ચ ઘનતા ધરાવતી સંવર્ધન કરો તો તમે કરી શકો છો તેથી સમસ્યા એ છે કે પછી સંસાધનોની કટોકટી થશે એવું જ છે કે તમે ઘણા લોકોને મર્યાદિત સ્થાન પર મૂક્યા છે અને હવે તમારી પાસે એવા સંસાધનો છે જે કોઈ મુદ્દો નથી પરંતુ સંસાધન કેવી રીતે કોષો સુધી પહોંચશે જે તમે જાણો છો તે પ્રકારની છે જે અન્ય કોષો દ્વારા આવરી લેવામાં આવે છે અને તે એનારોબિક પરિસ્થિતિ બનાવે છે અને ત્યાં શ્રેણીબદ્ધ સમસ્યાઓ છે કારણ કે તે ચયાપચય કાર્ય કરશે તે રીતે તે જબરદસ્ત ગતિએ કાર્ય કરશે અને તમે હંમેશા તે પ્રકારની પરિસ્થિતિમાં આવશો નહીં તેથી તમારે હંમેશા અનુસરવું પડશે કે તમે કયા દરને અનુસરવા જઈ રહ્યા છો પરંતુ પછી આ જોયા પછી એકવાર તમે જે પણ ઘનતાનું પાલન કરો છો તેને અનુસરવાનું ચાલુ રાખો કેમ કે તે તેને બદલી શકશે નહીં તેથી આ કેવી રીતે કરવામાં આવે છે તે એકવાર તમે કોષને અલગ કરો છો પછી તમે આ કેસ કોષમાં લણણીને માપવા માટે હેમોસાઇટોમીટર નો ઉપયોગ કરો છો તેથી એકવાર તમે લણણીની ગણતરી કરી લો તેથી તમે જાણો છો કે તમે અહીં મિલી માધ્યમ હમ પ્રતિ મિલી દીઠ કેટલા કોષો ધરાવો છો હવે જો તમને ખબર હોય કે આ ઘણા કોષો માધ્યમના મિલી દીઠ છે અને તમે ઇચ્છો છો કે ચોક્કસ સંખ્યામાં કોષો પ્લેટેડ હોય ચોક્કસ ક્ષેત્રે તમારે શું કરવું જોઈએ ઉદાહરણ તરીકે હું ઈચ્છું છું કે આપણે વ્યવહારુ પરિસ્થિતિ લઈએ તેથી હું કહું છું તેથી ત્યાં એમએલ દીઠ 10000 કોષો છે હવે હું કામ કરવા માંગુ છું તેથી હું તેને કવર સ્લિપ માં ભજવવા માંગુ છું જે કદમાં હું આ તબક્કે વ્યાખ્યાયિત કરતો નથી હું કહું છું કે હું પ્લેટ કહેવા માંગુ છું ઉદાહરણ તરીકે ચાલો હવે એક નંબર લઈએ તેથી હું કહું છું કે મારી પાસે 10 મિલીમીટર બાય 10 મિલીમીટરની કવર સ્લિપ છે તેથી તે તેને 100 મિલીમીટર ચોરસ બનાવે છે હવે મેં કહ્યું કે જો મારી પાસે 100 મિલીમીટર ચોરસ હોય તો મારે મિલીમીટર સ્ક્વેર દીઠ 100 કોષો કહેવાની ઘનતા જોઈએ છે જો હું 100 મિલીમીટર સ્ક્વેર દીઠ 100 કોષો હોઉં તો મને 100 મિલીમીટર સ્ક્વેરની જરૂર પડશે 100 મિલીમીટર સ્ક્વેર દીઠ 100 સેલ તેથી તમારું મિલીમીટર ચોરસ રદ કરો તેથી તમારી પાસે કોષો છે તેથી તમારી પાસે જે છે તે 10000 કોષો છે તેથી તમારી પાસે એક મિલી છે હવે તમારે આ એક મિલી આ કવર પર ફેલાવવી પડશે કે કઈ સિંગલ કવર સ્લીપ થાય છે તે રીતે તે શરૂઆતમાં સમાન રીતે ફેલાય છે તેથી કોષો હવે એકસરખી રીતે તમામ જગ્યાએ ફેલાશે તેથી તમે એક મિલી લઈ રહ્યા છો અને અલબત્ત તમારી પાસે સ્ટોક બંધ હોઈ શકે છે જેમ કે તમે 10 મિલી જાણો છો તેથી તમે આ પરિસ્થિતિમાં આ 10 કવરની સ્લિપ મૂકી શકો છો તેથી તમારી ઘનતા કેટલી હશે તેના આધારે તમારે અહીં પાછળની ગણતરી ખૂબ જ કાળજીપૂર્વક કરવી પડશે અને તમારે ખૂબ કાળજીપૂર્વક સાવચેત રહેવું પડશે કે તમને 1 સંવર્ધન માં પરવડી શકતું નથી મેં 100 કોષો કર્યા અન્ય સંવર્ધન માં 200 કોષો પર કરી અને એક ત્રીજું સંવર્ધન હું દર વખતે ક્યાંક વચ્ચે હતો તેમાંથી જે ડેટા પ્રાપ્ત થશે તે ક્યાંય જશે નહિ તેથી મહેરબાની કરીને સાવચેતી રાખજો આ એવી બાબતો છે જે કહેવામાં આવતી નથી પરંતુ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ તરીકે અને હું સ્વતંત્ર તરીકે પણ તમારે સાવચેત રહેવું પડશે જો તમે પીઅર હોવ તો તમારે ખૂબ કાળજી રાખવી પડશે તો તમારે ખાતરી કરવી પડશે કે તમારો લેબ સ્ટાફ અનુસરે છે આ અથવા જો તમે ગ્રેજ્યુએટ વિદ્યાર્થી હોવ તો મારો મતલબ વધુ મહત્વનો છે કારણ કે આ તમારો પ્રયોગ છે જે દરેક વ્યક્તિ વિશ્વમાં કોઈ જગ્યાએ પુનરાવર્તન કરવા માંગે છે અને તેમને આવવું જોઈએ નહીં મારો મતલબ કે આ સમયની અસર હું જોઈ રહ્યો છું આગલી વખતે જ્યારે હું બીજી અસર જોઉં છું ત્યારે આ નાની ભૂલો ખૂબ જ ઠીક થઈ શકે છે તો હવે એકવાર મેં તમને કહ્યું કે તમે કેવી રીતે આ હેમસાયટોમીટર ની ગણતરી આ તમે ખરેખર કોઈપણ મેન્યુઅલ બહાર કાઢી શકો છો જ્યાં તેઓ લોહીનું વિશ્લેષણ કરે છે તે તમને કેટલું મૂકવું પડશે અને તમે કેટલા કોષો જોઈ રહ્યા છો તે નક્કી કરશે તેથી આ પૂરતું વાજબી છે તેથી તેણે કોષોને પ્લેટેડ કર્યા અને એકવાર તમે કોષો પ્લેટેડ કરો તો તેને સેલ પ્લેટિંગ કહેવામાં આવે છે તેથી જો તમને યાદ હોય તો મેં તમને કહ્યું હતું કે માસ્ટર ચાર્ટ પર પાછા જાઓ તમારે શું સાવચેત રહેવું જોઈએ તેથી અહીં સ્વ પ્લેટિંગ ના નિયમો યાદ રાખો તમને કહ્યું હતું કે આ તમારે ખૂબ કાળજી રાખવી પડશે તમે કેટલા કોષો પ્લેટિંગ કરી રહ્યા છો તેથી જ્યારે આપણે વ્યાખ્યાયિત સ્થિતિ વિશે વાત કરીએ છીએ ત્યારે આ તે નાના પરિમાણો છે જે ખૂબ જ ઉપયોગી થશે આપણે અલગતાના નિયમો વિશે વાત કરી હતી આપણે તમારા માસ્ટર સ્લાઇડ સેલની ગણતરીમાં એક વધુ ઉમેરવા અને હવે સેલ પ્લેટિંગ ને અનુસરવા વિશે વાત કરી તેથી સમજવું કે કેવી રીતે નાની વિગતો તમે જે પરિણામોનું અર્થઘટન કરવા જઈ રહ્યા છો તે પ્રભાવિત કરશે હવે હું અહીં પાછો આવી રહ્યો છું તેથી તમે હવે સેલ પ્લેટિંગ કરી લીધું છે તમે તેની સાથે શું જોશો જો તે 24 કલાકની અંદર હિપ્પોકેમ્પલ સંવર્ધન છે તો તમે જોશો કે આ કોષો પ્રક્રિયાઓ મોકલી રહ્યા છે અને 2 થી 3 દિવસમાં તમે જોશો કે આ કોષો ખૂબ જ સરસ રીતે જઈ રહ્યા છે પરંતુ તેઓ તમામ જગ્યાએ ખૂબ જ રેન્ડમ કનેક્ટિવિટી ધરાવશે કોણ સિનેપ્સ બનાવે છે જેની સાથે તમે પોતે જાણી શકતા નથી હવે મેં તમને કહ્યું કે આ ઉદ્યોગ અલ્ઝાઇમર Alzheimer's કરવા માંગે છે જોકે હું પરીક્ષણ કરી રહ્યો છું તેથી તે આ માધ્યમમાં x દવા અથવા y દવા અથવા z દવા દ્વારા દર્શાવવામાં આવતી દવાને મૂકે છે અને એક વધુ વાત જ્યારે પણ તમે પ્રાથમિક સંવર્ધન માં આ ભાગમાં જઈ રહ્યા હોવ ત્યારે પ્રથમ માધ્યમ જે ભલામણ કરવામાં આવે છે તે પછી શું થાય છે સામાન્ય રીતે 24 થી 48 કલાક પછી ભલામણ કરવામાં આવે છે કે તે અડધું માધ્યમ બદલવું જોઈએ ફક્ત માધ્યમ હોવું જોઈએ તમે બાથ માં માધ્યમ ગરમ કરો અને માત્ર અડધા માધ્યમને બદલો અને ત્યારબાદ દરેક ચોથા દિવસે સંવર્ધનની ઘનતા શું છે તેના આધારે ત્રીજા કે ચોથા દિવસે ત્રણ આગળનું માધ્યમ બદલાય છે કેટલાક લોકો માધ્યમને સંપૂર્ણપણે બદલી નાખે છે જે હું કોઈ કારણસર સંપૂર્ણપણે ભલામણ કરતો નથી કારણ કે કોષો ઘણા બધા પરિબળોને છૂપાવે છે જે તેમના અસ્તિત્વ માટે મદદરૂપ છે તેથી જો તમે તેમાંથી બધું દૂર કરો તો તે કોષો વંચિત થશે તેઓએ ફરીથી આખી કવાયત ફરી કરવી પડશે તેથી હું કહું છું કે દરેક ચોથા દિવસે પણ માધ્યમ માંથી પોણો ભાગ બદલાઈ શકે છે તેથી હવે તમારી પાસે આ દવાઓ છે તેથી હું શું કરીશ હું અહીં આગામી વ્યાખ્યાનમાં પૂરું કરીશ આપણે આ દવાઓ કેવી રીતે કાર્ય કરશે અને કંપની કેવી રીતે અર્થઘટન કરવા જઈ રહી છે અને આગામી તમામ સામાન્ય સમસ્યાઓ કે જે તેમને શું વ્યાખ્યાયિત કરવાની છે તે વિશે વાત કરીશું બરાબર આપ સૌનો આભાર